બધા ને નમસ્કાર ઇજનેરી ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં આપનું સ્વાગત છે આપણે મોડ્યુલ નંબર 4 અને લેક્ચર નંબર 42 મા અભ્યાસ કરીએ છીએ મુખ્યત્વે આપણે સોલિડ્સ માટેના પ્રોજેક્શન્સ જોઈ રહ્યા છીએ આ સોલિડ્સ માટે મુખ્યત્વે આપણી પાસે બે વર્ગીકરણ છે એક પોલિહેડ્રોન બીજા એક સોલીડ્સ ઓફ રિવોલ્યુશન છે પોલિહેડ્રામાં આપણી પાસે ટેટ્રાહેડ્રોન ઘન અને ઓક્ટાહેડ્રોન જેવી વિવિધ જાતો છે તેથી જો આપણે આ ઓબ્જેક્ટ ટેટ્રાહેડ્રોન તરફ જોઈએ આપણી પાસે ચાર એક સમાન સમબાજુ ત્રિકોણાકાર ફેસો આવેલી છે તેથી આ પ્રથમ ફેસ બીજી એક અને ત્રીજી અને ચોથી ફેસ આ છે તેથી તે રીતે અમારી પાસે આ ટેટ્રાહેડ્રોન મા કુલ ચાર ફેસો છે એ જ રીતે જો તે ઘન અથવા હેક્સાહેડ્રોન છે તો આપણી વ્યાખ્યા પ્રમાણે એકસરખી છ ચોરસ ફેસ હોય છે એ જ રીતે ઓક્ટાહેડ્રોન આપણી પાસે આઠ એક સમાન સમબાજુ ત્રિકોણાકાર ફેસ આવેલી છે તેથી દરેક વખતે સમબાજુ ત્રિકોણ આપણે દોરવું પડશે તેને આ રીતે એસેમ્બલ કરો કે તે એક બંધ વસ્તુ બને આ પ્રકારની વસ્તુ બનાવે છે જેને આપણે આ ઓક્ટાહેડ્રોન કહીએ છીએ આપણી પાસે કેટલી બાજુઓ છે તેના આધારિત જુદી જુદી સંખ્યાઓ છે અને આજના વર્ગમાં આપણે જોશું કે આવા પ્રકારના ઓબ્જેક્ટ્સ ત્રિ પરિમાણીય જગ્યામાં રાખવામાં આવે છે તો કેવી રીતે તે ચિત્રો દોરવા તે હોરીઝોન્ટલ પ્લેન વર્ટિકલ પ્લેન શિરોબિંદુ પર અથવા વર્ટિકલ પ્લેનો અને તેથી વધુ ઈન્કલાઈન્ડ છે કે કેટલા ખૂણે રહેલું હોય છે તેવી જ રીતે આપણી પાસે ડોડેકાહેડ્રોન આઇકોસાહેડ્રોન અને વિવિધ પ્રકારના ઓબ્જેક્ટ્સ છે આ પોલિહેડ્રાની કમાન્ડર કેટેગરી છે એ જ રીતે ત્યાં એક અન્ય સમૂહ છે જેને સોલીડ્સ ઓફ રિવોલ્યુશન કહેવામાં આવે છે તેથી તમે ત્યા કોઈ કર્વ લો છો અને તે કર્વ ને એક અક્ષની આસપાસ ફેરવવા માં આવે છે પછી આપણને આ ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ મળશે ચાલો તે જોઈએ ઉદાહરણ તરીકે એક લાઇન બીજી લાઇન અને બીજી લાઇન જો આપણે ત્યાં લાઈનો જોડી દઈએ છીએ જેના વડે એક પ્લેન આપણે મેળવીએ છીએ જો આપણે આ અક્ષની આજુબાજુ આં પ્લેન ફેરવીએ તો પછી આપણી પાસે જે ત્રિ પરિમાણીય સોલીડ સાથે શંકુ આકાર મળી જશે તેથી આ ફરતી ઓબ્જેક્ટ આ અક્ષ ના સંદર્ભમાં છે જો તે ફક્ત એક લાઇન હોય ઉદાહરણ તરીકે જો આપણે આ અક્ષની આસપાસ માત્ર એક રેખા ફેરવીએ છે તો આપણને શંકુની પેરિફેરલ સપાટી મળે છે ઉદાહરણ તરીકે અહીં આ લાઇન છે જે R 1 અને R 2 ના અંતરે છે જો આ લાઇન ને આપણે ફેરવીએ છીએ તો તે રીતે પેરિફેરલ સપાટી બનાવે છે જેને આપણે કોનીકલ ફ્રસ્ટમ કહીએ છીએ જો તે એક પ્લેન હોય તો આ આખું પ્લેન આ ધરીની આસપાસ ફરે છે તો પછી અમને કોઈ સોલીડ કોનીકલ ફ્રસ્ટમ મળશે તેનો અર્થ એ કે સામગ્રી અંદર પણ ભરાઈ જશે એ જ રીતે આ અક્ષની આસપાસ એક રેખા ફરે છે તે અમને નળાકાર સપાટી આપે છે તે અક્ષની આસપાસ ફરતું લંબચોરસ પ્લેન આપણને નળાકાર આપે છે એ જ રીતે જો આપણી પાસે કર્વસ હોય ઉદાહરણ તરીકે આ કર્વ તે અર્ધવર્તુળ હોઈ શકે છે તે થોડો વિસ્તૃત અર્ધવર્તુળ પણ હોઈ શકે છે જો આપણે તેને લંબગોળ પ્રકારના આકારમાં ફેરવીશું જે આપણને મળશે અને સામાન્ય રીતે આપણે તેને સ્ફેરોઇડ કહીએ છીએ કારણ કે આપણે તેને ગોળાકાર ભૂમિતિમા થી જ સ્વરૂપ આપીએ છીએ અને ઓબ્લેટ તમે આ દિશામાં આગળ વધશો કે જે દિશામાં આપણે તેને ઓબ્લેટ સ્ફેરોઇડ્સ કહીએ છીએ અને જો તે આ દિશામાં આગળ વધારવામાં આવે છે તો અ આપણે તેને કહીએ છીએ અને વળાંકવાળા પ્લેનનો કોઈપણ ભાગ જો આપણે તેને ફેરવીએ છીએ તો આપણે ત્યાં વિવિધ પ્રકારની ઓબ્જેક્ટ મળશે અને અમારા ઘન પદાર્થોના પ્રોજેક્શનમાં આપણે મુખ્યત્વે શંકુ આકાર ફ્રસ્ટમ સિલિન્ડર વિશે શીખીશું તેઓ જુદા જુદા પ્લેનોમાં કેવા દેખાય છે એ જ રીતે ત્યાં એક અલગ પ્રકારના ઓબ્જેક્ટ્સ છે જેને પ્રિઝમ કહેવામાં આવે છે એક પોલિહેડ્રોન બે સમાન સમાંતર નિયમિત બહુકોણ દ્વારા બનાવવામાં આવે છે છેડાની ફેસ બાજુની ફેસ સાથે જોડાયેલા હોય છે જે કાં તો લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ જેવા પદાર્થો હોય છે જેને આપણે પ્રિઝમ તરીકે ઓળખીએ છીએ ચાલો આપણે અહીં આ જોઈએ આ ચોરસ અથવા લંબચોરસ છે પાછળની બાજુએ બીજું લંબચોરસ અને નીચેની બાજુએ બીજું એક લંબચોરસ તેથી આવા પ્રકારનાં ઓબ્જેક્ટ થી ભરેલું સંપૂર્ણ વોલ્યુમ જેને આપણે ત્રિકોણાકાર પ્રિઝમ કહીએ છીએ ચોરસ પ્રિઝમ મેળવવા માટે આપણે આ લંબચોરસને એવી રીતે કનેક્ટ કરવું પડશે કે આ દિશામાંથી જોતા તે ચોરસ બનાવે છે એ જ રીતે જો આપણે તેમને આ પેન્ટાગોનથી જોડવા માટે લંબચોરસ પસંદ કરી રહ્યા છીએ તો આપણને પેન્ટાગોનલ પ્રિઝમ મળે છે તેથી સામગ્રી અંદર ભરવી પડશે તે પછી જ આપણે તેને ઘન કહીશું એ જ રીતે આ લંબચોરસ ષટ્કોણાકૃતિના માળખામાં અને કદાચ અષ્ટકોણમાં જોડાયેલ છે જો તે વર્તુળ હોય તો આપણે સિલિન્ડર મેળવીએ છીએ પ્રિઝમ પછી ત્યાં બીજી ઓબ્જેક્ટ છે જેને આપણે પિરામિડ કહીએ છીએ પિરામિડ એ પ્લેન સપાટી દ્વારા રચાયેલ એક પોલિહેડ્રોન છે કારણ કે તેમા એક આધાર અને અસંખ્ય ત્રિકોણ છે કારણ કે તે બાજુની ફેસ છે આ બધાને શિરોબિંદુ અથવા શિરોબિંદુ કહેવાતા સ્થળે મળવું પડે છે ઉદાહરણ તરીકે ચાલો ત્રિકોણાકાર પિરામિડ લઈએ આપણી પાસે આ ત્રિકોણ છે જે આ બધા 1 બિંદુએ મળ્યા છે આ એક શિરોબિંદુ છે તેવી જ રીતે ચાલો આપણે ચોરસ પિરામિડ પસંદ કરીએ જે આપણી પાસે ત્રિકોણાકાર ફેસ છે તે બધી ફરીથી તે બિંદુએ મળી રહી છે અને આધાર એક નિશ્ચિત ઓબ્જેક્ટ છે અહીં આ કિસ્સામાં તે એક ચોરસ છે તેથી તેને ચોરસ પિરામિડ કહેવામાં આવે છે એ જ રીતે લંબચોરસ પિરામિડ પેન્ટાગોનનો આધાર ધરાવતા પેન્ટાગોનલ પિરામિડ અને ષટ્કોણ અને અષ્ટકોષ પિરામિડ પણ હોય છે જો આપણી પાસે પિરામિડ નો એક ટુકડો લે છે તો આ પિરામિડ છે તે વર્ટિકલ રીતે 90 ડિગ્રી બનાવતી યોગ્ય કોણીય પ્રકારની વસ્તુ હોઈ શકે છે અડધા કદાચ થોડો ત્રાસો કરેલો જો આપણે આ સ્તરે કોઈ ટૂકડો લઈ રહ્યા છીએ તો પ્લેન પસાર કરીને તે એક કટકો લે છે જે ફ્રસ્ટમ કહેવાય છે તેથી ત્યાં એક બાકીનો ભાગ છે જેને આપણે ફ્રસ્ટમ કહીએ છીએ અને ઉપરનો અણી વાળો ભાગ કાપવો પડશે એ જ રીતે જો આપણી પાસે શંકુ હોય તો તે કોઈ લંબ શંકુ હોઈ શકે છે અથવા કદાચ તેમાં ત્રાસી ધાર હોઈ શકે છે જો આપણે આ સ્તરે એક ટુકડો બનાવતા હોઈએ તો આ શિર્ષ ભાગને આ સંપૂર્ણ ભાગ કાપી નાખો જેથી નિચે બાકી રહેલો ભાગ જેને આપણે શંકુ નો ફ્રસ્ટમ છીએ તેથી ટ્રંકેટેડ પિરામિડમાં આ પ્રકારનો આકાર હોય છે જ્યાં શીર્ષ ભાગ કાપી નાખવામાં આવે છે કોઈપણ રેખાઓ જે દેખાતી નથી અને કદાચ પાછળની બાજુએ છે અમે સામાન્ય રીતે તેને ડેશેડ લાઇનો દ્વારા બતાવીએ છીએ જ્યારે આપણે આ દિશામાંથી જોઈએ છીએ ત્યારે પાછળની બાજુએ આપણે જોઈ શકતા નથી કારણ કે આ એક ઘન પદાર્થ છે તે સીધી સ્થાનાંતરિત પ્રકારની ઓબ્જેક્ટ નથી તેથી તે કિસ્સામાં અમે તેને ડેશેડ લાઇનો દ્વારા બતાવીશું તેથી જ્યારે આપણે આ ઘન પદાર્થ દોરીએ છીએ ત્યાં થોડી સલાહ છે જે આપણે અનુસરવી પડે છે ખાસ કરીને જ્યારે કોઈ ઓબ્જેક્ટના ઓર્થોગ્રાફિક દેખાવો દોરતા હોય ત્યારે તેમાં છુપાયેલી કેટલીક વિગતોને અદ્રશ્ય બતાવવાની જરૂર રહેશે તે આપણને એવો અહેસાસ આપે છે કે તે દ્વિપરિમાણીય ઓબ્જેક્ટ નથી તે ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ છે અને આવી લાઈનો ને ડેશેડ લાઇનો ના સાચા ઉપયોગ થી ઓર્થોગ્રાફિક દેખાવો પર દર્શાવવામાં આવી છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે ચોરસ છે ફક્ત આ સપાટીની પાછળની બાજુ સૂચવવા માટે આપણે તેને ડેશેડ લાઇનથી બતાવીએ છીએ ઉદાહરણ તરીકે અમે આ દિશામાં જોઈએ છીએ તે દિશામાં નહીં પછી આ ઘન આના જેવું લાગે છે જો આપણે આ દેખાવથી જોઈએ છીએ તો આ લાઇન દેખાશે કદાચ તે આવી રહી હશે આ લાઇન કુદરતી રીતે અહીં આવશે અને આ લાઇન કદાચ પાછળની બાજુ જઇ રહી છે તો આ રીતે આપણે ચિત્ર રજૂ કરીએ છીએ જ્યારે આપણે આ ઓર્થોગ્રાફિક દેખાવો માટે પ્રોજેક્શન્સ દોરીએ છીએ ઉદાહરણ તરીકે ચાલો આપણે ફ્રસ્ટમ ધ્યાનમાં લઈએ તેનો અર્થ એ કે આપણે તેનો થોડો ભાગ દૂર કરી દીધો છે વ્યાખ્યા દ્વારા ફ્રસ્ટમ તે શંકુ અથવા પિરામિડ પ્રકારનો આકાર અથવા કદાચ પેન્ટાગોનલ વસ્તુ હોઈ શકે છે અને એક ભાગ આપણે દૂર કર્યું છે અને જે ભાગ આપણે દૂર કર્યું છે તે વસ્તુની ટોચની બાજુ છે તેનો અર્થ એ કે આ કિસ્સામાં આ પેન્ટાગોનના કદ કરતા આ પંચકોણનું કદ ખૂબ નાનું છે તેનો અર્થ એ કે આ રેખાઓ ખૂબ અંતરે ગયા પછી છેદે છે અને શિર્ષ જેવું કંઈક બનાવે છે અને તે ભાગ આપણે તેને દૂર કરી દીધું છે અને બાકી ભાગ આ વધેલો છે અને તે ફ્રસ્ટમ જે આપણે જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી જ્યારે આપણે તે કુદરતી રીતે કોઈ એન્જિનિયરિંગ ડ્રોઇંગમાં જોઈએ છીએ ત્યારે આપણે તે કેટલાક શબ્દો દ્વારા રજૂ કરવું પડશે આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે અહી આ ત્રિપરિમાણીય પ્રકારની ઘન ઓબ્જેક્ટ્સ છે જેને આપણે તેને મોટા અક્ષરો દ્વારા બતાવીએ છીએ અને નાના અક્ષરો દ્વારા તેમના પ્રોજેક્શન્સ ને નામકરણ કરીએ છીએ તો ચાલો આપણે આ બીજો પસાર થતી આ ધારમાંથી ભાગ A B C D E ને કહીએ તેવી જ રીતે તળિયે રહેલી સપાટી પર આપણે A 1 B 1 C 1 D 1 અને E 1 કહીશું એક સંપૂર્ણ સોલીડ ઓબ્જેક્ટ છે અને આ લાઈન તેની પાછળની બાજુએ છે તે એક કારણ છે જેથી આપણે તેને ડેશેડ લાઇનો દ્વારા બતાવીએ છીએ જે સામાન્ય રીતે દેખાતિ નથી જ્યારે આ લાઇનો આપણી સામે હોય છે ત્યારે આ લીટીઓ હંમેશાં દેખાય છે અને બીજી વસ્તુની ધાર હંમેશાં દેખાય છે જો તમે કોઈપણ ઓબ્જેક્ટની પાછળની બાજુએ જોતા હોવ તો અ આપણેમે તેને સમજવાની સ્થિતિમાં ન હોઈએ પરંતુ આગળની બાજુથી જોતા ધાર હંમેશાં દેખાય છે ડાર્ક સતત લીટીઓ દ્વારા આપણે આં લાઇનો બતાવીએ છીએ તેનું એક કારણ આં પણ છે ડેશેડ લાઇનો દ્વારા જે કંઈપણ દેખાતું નથી તે દોરવામાં આવે છે ચાલો આ ABCD પદ ને કાળજીપૂર્વક વારા ફરતી જોઈએ ABCD એ ઉચ્ચતમ પોઇન્ટ છે જે આપણે જોઈ શકીએ છીએ અને આ દેખાય છે તેથી આપણે તેને સતત લીટીઓ દ્વારા બતાવીએ છીએ તે ઉપરનો દેખાવ છે ચાલો હવે ધાર પર જોઈએ ધાર ab bc cd છે આપણે તેને લખીશું આ જ કારણ છે કે આપણે આ નાના નાના અક્ષરો બતાવી રહ્યા છીએ અને ખાસ કરીને આ ઉપરના દેખાવમાં પૂર્ણ રેખાઓ હોવાનું માનવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે આ દિશામાંથી જોઈ રહ્યા છીએ આ ફ્રન્ટ વ્યૂ કે પછી ટોપ વ્યુ હોઈ શકે છે જ્યારે આપણે આને ઉપરથી જોઈશું ત્યારે આ હોરીઝોન્ટલ પ્લેન છે અને આ એક વર્ટિકલ પ્લેન છે X કોઓર્ડિનેટ છે Y કોઓર્ડિનેટ બંને દેખાય છે તેથી કદાચ આપણું પંચકોણ તે રીતે દેખાય છે હવે આ એક કારણ કે આપણે ઉપરથી જોઈએ છીએ અને તે એક સોલીડ પદાર્થ છે તે સીધી પારદર્શક વસ્તુ નથી તેથી આપણે ઉપરની દૃષ્ટિએ આ A 1 B 1 C 1 D 1 E 1 ને જોઈ શકતા નથી પરંતુ આ વિસ્તાર આ ક્ષેત્ર કરતા નાનો છે ચાલો આપણે ક્ષેત્ર નોટ અને ક્ષેત્ર 1 કહીએ ક્ષેત્ર નોટ એ ક્ષેત્ર 1 ના વિસ્તાર કરતા વધારે છે તે કિસ્સામાં આપણે જે જોશું તે અહીં ક્યાંક છે તે એક ફ્રસ્ટમ જ છે જો આપણે ચિત્રમાં આ ક્ષેત્રને સંપૂર્ણ રીતે રજૂ કરવા માંગતા હો તો આ વસ્તુઓ તે ઓબ્જેક્ટની અંદર આવે છે તો ટોપ વ્યૂમાં આ નીચેનું એક અદૃશ્ય છે અને આ ab bc cd ea ઉપરના દેખાવમાં સંપૂર્ણ રેખાઓ છે તેથી જો તમે આ a b c d e ને રજૂ કરી રહ્યા હોવ તો આં બધું દેખાય છે જ્યારે આ A 1 B 1 C 1 D 1 E 1 આ અદૃશ્ય છે તો a 1 b 1 c 1 d 1 અને e 1 આ રીતે આપણે લખવું જોઈએ એ જ રીતે દૃશ્યમાન બિંદુ અને અદ્રશ્ય બિંદુને જોડતી કોઈપણ લાઇન એ પણ ડેશડ અદ્રશ્ય રેખા છે ઉદાહરણ તરીકે આ શંકુનું ફ્રસ્ટમ છે તેથી ઉદાહરણ તરીકે આ બિંદુ A આ A 1 સાથે જોડાય છે જ્યારે આપણે ઉપરનાં દેખાવમાં જોઈએ છીએ ત્યારે શું આપણે આ લાઈન જોતા નથી આપણે જે જોશું તે ટોપ નું પંચકોણ છે નીચે તળીયા ની લાઇન અદ્રશ્ય અને લીટી છે કારણ કે આપણે ઉપરના દેખાવથી જોઈ રહ્યા છીએ આ લાઈન તે અંદર જાય છે તેથી તે આપણી નજરથી દૂર છે જ્યારે આપણે આ A 1 થી A 1 નું જે પણ જોડાણને રજૂ કરીએ છીએ તે હંમેશા અદ્રશ્ય હોય છે પોઇન્ટ A દેખાય છે A1 એ અદૃશ્ય બિંદુ છે જ્યાં સુધી આ રૂપરેખા ન હોય ત્યાં સુધી અમે તેને ડેશ લાઇનો કોઈપણ અન્ય રૂપરેખા અથવા ધાર જેવી બીજી કોઈ વસ્તુઓ દ્વારા બતાવીએ છીએ જ્યાં આપણે તેને સતત લાઇનો દ્વારા બતાવવાની છે ચાલો ટોપ નો દેખાવ લઈએ તેથી આપણે જે દિશામાં જોઈએ છીએ તે ટોપ નું દૃશ્ય છે તેથી X Y પ્લેન જેવું હોરીઝોન્ટલ પ્લેન જેનું આપણે અનુમાન લગાવ્યું છે તે ED AE AB BC CD દેખાય છે આ હંમેશાં દૃશ્યમાન હોય છે અંદર રહેલું કંઈ દૃશ્યમાન નથી દૃશ્યમાન રેખા પણ નથી એ જ રીતે જ્યારે આપણે A થી A 1 શોધી રહ્યા છીએ ત્યારે આમાં એક લાઈન હોય છે તો ચાલો આપણે બીજા કેટલાક રંગનો ઉપયોગ કરીએ જ્યારે આપણે ઉપરના દેખાવમાં જોઈએ છીએ ત્યારે આ લાઇન દેખાતી નથી અને તે આ રેખા છે તે જ રીતે ચાલો C પોઇન્ટને C 1 પોઇન્ટથી જોડી દઇએ આ એક પણ દેખાતું નથી તેથી C 2 C 1 અદ્રશ્ય છે એ જ રીતે D થી D 1 તેથી D થી D 1 તે રીતે આપણે આ લાઇનને જોડિશું ચાલો ફ્રન્ટ વ્યૂ જોઈએ તેથી જ્યારે આપણે સામેના દેખાવમાં જોઈએ છીએ ત્યારે આ બિંદુઓ ત્યાં એક સાથે મેપ થયા છે એ જ રીતે આ બિંદુ આ બધી રીતે આ C 1 આગળ મેપ કરે છે એ જ રીતે દરેક બિંદુ ત્યાં a બિંદુ e બિંદુ d થી d c થી c b થી b બિંદુ મેપ કરે છે આ રીતે આપણે આ મેપને કનેક્ટ કરીએ છીએ એકવાર જુદા દેખાવ થઈ ગયા પછી આપણે આ ત્રાસી ધારને જોવાની સ્થિતિમાં હોઈશું તેથી તે ત્રાસી ધાર આ એક આવેલી છે કારણ કે આપણે આગળના દેખાવથી જોઈ રહ્યા છીએ આપણે આ E E 1 ને જાણતા નથી આ અર્થમાં તે રેખાઓ નથી દેખાતી તેથી ડેશેડ લાઇનો દ્વારા E 1 થી E ને જોડો એ જ રીતે પોઇન્ટ D થી D 1 પણ આ આગળના દેખાવમાં અદ્રશ્ય છે તેથી તેમને ડેશેડ લાઇનો દ્વારા જોડો હવે B થી B 1 હંમેશાં આગળના વ્યૂમાં દેખાય છે તેથી આપણે તેને સતત લાઇન દ્વારા જોડી દઇએ છીએ સાઇડ વ્યૂ વિશે શું છે તેથી આપણે તે બાજુથી જોવું પડશે જ્યારે આપણે તે બાજુથી જોઈએ છીએ ત્યારે આ હંમેશા દેખાય છે આ લાઇન દૃશ્યમાન હશે સંભવત આ લાઇન તે બાજુના દૃશ્યમાં પણ દેખાશે તો ચાલો તે જોઈએ તેથી આ A A 1 એ આપણે જોઈ શકીએ છીએ જ્યારે આપણે સાઇડ વ્યુ જોઈ રહ્યા છીએ ત્યારે આ B B 1 પણ દેખાશે એ જ રીતે E થી E 1 E થી E 1 કારણ કે તે પેન્ટાગોન છે કુદરતી રીતે આ રેખાની દ્રષ્ટિએ અસમપ્રમાણતા છે તેથી આ AE લાઇન લંબાઈ શકે છે 1 અને આ ab લાઇન ટૂંકી કરવામાં આવી શકે છે કારણ કે આપણે ડાબી બાજુ થી જોઈ રહ્યા છીએ ડાબી બાજુનો દેખાવ કે જે આપણા પ્રોફાઈલ પ્લેન પર રહેલો છે હવે આપણે એક સવાલ પૂછીએ કે જો સિલિન્ડર અથવા શંકુ હોરીઝોન્ટલ પ્લેન પર મૂકવામાં આવે છે તો તે કેવો દેખાય છે ઘન માટેના પ્રોજેકશન શું છે તો ચાલો આ સિલિન્ડર પર વિચાર કરીએ તે એક સોલીડ પદાર્થ છે અક્ષ તે છે હવે આ સિલિન્ડર હોરીઝોન્ટલ પ્લેન પર મૂકવામાં આવ્યું છે તેથી ફરીથી આપણું 3 D ચિત્ર દોરો આ વર્ટિકલ પ્લેન છે આ હોરીઝોન્ટલ પ્લેન છે અને આપણી પાસે જે છે તે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલો સિલિન્ડર આપેલો છે તેનો અર્થ એ કે આ હોઈ શકે છે સિલિન્ડર તે રીતે જાય છે કારણ કે જ્યારે આપણે રાખીશું ત્યારે થોડો ભાગ અદ્રશ્ય હોય છે તેથી આ ભાગ ડેશ 1 હોય છે તેથી અમે આ દેખાવ જોવા માંગીએ છીએ જો તમે કહી રહ્યા છો કે આ બિંદુઓને ત્યાં બધી રીતે મેપ કરવામાં આવશે તેથી આપણે જોશું કે આ પ્રકારનો લંબચોરસ છે અને આ વર્તુળમાં મેપ કરેલું છે અને જ્યારે આપણે તેને ફેરવી રહ્યા છીએ ત્યારે આ તે સ્થાન છે જ્યાં આપણને આ વર્તુળ મળે છે તેથી તે જ વસ્તુ જે આપણે તેને આ પ્રોજેક્શન પ્લેન પર અવલોકન કરી શકીએ છીએ સિલિન્ડર માટે કિનારીઓ હોય કારણ કે તેની બાજુમાં ઘણી ધાર હોય છે જે આપેલ ત્રિજ્યા પર હોય છે તે ધાર હોય છે આપણે તે જોવાની સ્થિતિમાં હોઈશું અને બેઝ આ આધાર હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલો છે તેથી તે એક કારણ છે કે તે XY અક્ષ પર છે બીજી બાબત જ્યારે પણ આપણે સિલિન્ડરો જેવા સીમેટ્રિક ઓબ્જેક્ટ દોરીએ છીએ ત્યારે આપણે હંમેશા તેને અક્ષ ડેશ ડોટ લાઇનો દ્વારા બતાવીએ છીએ એ જ રીતે પ્રથમ વર્તુળ માટે ડેશ ડોટ લાઇનો આપણે ત્યાં બતાવીશું હવે જો કોઈ શંકુ હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહ્યો હોય તો તે સરખી જ રીતે કેવો દેખાય છે આ હોરીઝોન્ટલ પ્લેન છે જેનો હેતુ આપણી પાસે છે અને આ વર્ટિકલ પ્લેન છે તેથી તે પ્રોજેક્ટ કરો અને આ ધાર અહીંયા મેપ થાય છે જે એક અહીં પણ થાય છે તો આપણે ત્યાં જે ત્રિકોણ છે તે જોશું જ્યારે આપણે હોરીઝોન્ટલ પ્લેન પર પ્રોજેક્ટ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે એક વર્તુળ જોશું અને તેને આ હોરીઝોન્ટલ પ્લેન પર ફેરવીશું પછી આપણે તેને એક વર્તુળ તરીકે જોશું અને તે જ આપણે જોઈ રહ્યા છીએ ચાલો આ ઉદાહરણ જોઈએ જો પ્રિઝમ હોરીઝોન્ટલ પ્લેન પર મૂકવામાં આવે છે જો કે જુદી જુદી દિશાઓ પર તેથી આ પ્રિઝમ હંમેશાં હોરીઝોન્ટલ પ્લેન પર મૂકવામાં આવે છે પરંતુ આમાંથી એક ધાર જુદા જુદા કોણ બનાવે છે જો આમ છે તો તે કેવો દેખાય છે ઉદાહરણ તરીકે આધાર પરની એક ધાર કારણ કે આ એક છે જે આ વર્ટિકલ પ્લેન પર મૂકવામાં આવે છે હોરીઝોન્ટલ પ્લેન પર નથી તો આપણી પાસે જે છે તે આ હોરીઝોન્ટલ પ્લેન છે આ એક વર્ટિકલ પ્લેન છે હોરીઝોન્ટલ પ્લેન છે અને તે વર્ટિકલ પ્લેન છે જ્યારે આપણે તે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ ત્યારે આપણી પાસે આવી કંઈક ગોઠવણી હશે પ્રથમ આપણે જે જોવાની કોશિશ કરી રહ્યા છીએ તે છે જો આમાંથી કોઈ એક ધાર એવી રીતે ફેરવવામાં આવે કે તે આપણા હોરીઝોન્ટલ પ્લેનની સમાંતર હશે તો આ એક તો પણ હોરીઝોન્ટલ પ્લેન પર જો આપણે ઉપરનાં પ્રોજેક્શન પર નજર રાખીએ તો હંમેશાં એક લંબચોરસ બને છે અને જ્યારે આપણે તે વર્ટિકલ પ્લેન પર પ્રોજેક્શન કરી રહ્યા છીએ કારણ કે એક ફેસ આપણે તે જોવાની સ્થિતિમાં હોઈશું અને તે આ લંબચોરસ છે જે ધાર આપણે હંમેશા જોઈ રહ્યા છીએ જેથી તે આ હશે કારણ કે આ ધાર જે લાઈન વિશે છે તેમાંથી પસાર થાય છે કે આપણે તેને ત્યાં એક લાઇન તરીકે જોશું ચાલો આ લંબચોરસ ફેસ ને વર્ટિકલ પ્લેનની સમાંતર નહીં ફેરવો પરંતુ તે એક કોણ બનાવે છે ઉદાહરણ તરીકે આ તેને આ રીતે સહેજ ફેરવે છે પછી બાકીની ધાર પણ ફરે છે હવે જ્યારે આપણે આ એક આ ધાર જોઈ રહ્યા છીએ ત્યારે આપણે તે જ રીતે જોશું આ તે એક ધાર જોશું અને મેપ કરીશું આ આખી વસ્તુનું પ્રોજેક્શન કરવામાં આવશે તો આપણી પાસે આ લાઈનો હશે અને અક્ષ આપણે સામાન્ય રીતે ડેશ ડોટ લાઇન દ્વારા બતાવીએ છીએ અહીં અક્ષો આપણે બતાવી રહ્યા નથી કારણ કે એક ફેસ આ કિનારીને સમાંતર છે અને આ X અક્ષ એકરુપ છે જે કારણ છે કે આપણે સતત લાઈન દ્વારા બતાવી રહ્યા છીએ જ્યારે આ કિસ્સામાં આ એક આ ધાર છે આ એક મેપ છે પરંતુ અક્ષ હજી પણ છે જે અદ્રશ્ય છે તેથી અમે ફક્ત એક અક્ષ દ્વારા બતાવી રહ્યા છીએ જે કોઈ ડેશ લાઇન જોઇ છે આ પદાર્થોને સહેજ ફેરવો આ ac માં સહેજ રોટેશન છે તેથી કે આ બિંદુ આ દિશામાં આવે છે આ બિંદુ તે દિશામાં આવે છે જ્યાં આ એક ત્યાં જાય છે જો આપણે આખી પ્રિઝમને હોરીઝોન્ટલ પ્લેન પર ફેરવી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે તેને ત્રિકોણ તરીકે જોશું જ્યારે આપણે આ બિંદુને હંમેશા ધાર સાથે રાખીએ છીએ તેથી આપણી પાસે તે લાઈન હશે તેથી જ્યારે આપણે આ દિશાથી આ સમગ્ર ફેસ જોઈશું ત્યારે આપણે જોવાની સ્થિતિમાં હોઈશું અને તે ધાર આપણે જોઈશું આ પણ આપણને એક ધાર આપે છે તેથી આ ચહેરો નાના પ્રકારના લંબચોરસ જેવો સંકોચાશે અને આ ડેશડ ડોટ લાઇન દ્વારા અક્ષ દોરવામાં આવશે હવે જો આપણે આ ઓબ્જેક્ટ ac ને આ રીતે આગળ ફેરવીએ કે અહીં આપણી પાસે આ બેકસાઇડ પર છે અને આગળના દૃશ્ય માટે આ એક બાજુની બાજુ છે હવે આ દિશાઓ ફ્લિપ કરો તેથી કે આ ધાર તે પાછળ તરફ જાય છે અને આ એક આગળ આવે છે તો આ રૂપરેખાંકન છે આપણી પાસે શું હશે તેનો અર્થ એ કે જે વર્ટિકલ રેખા તેમાંથી પસાર થાય છે તે આ લાઈન દેખાતી નથી તેથી બિંદુ a અને b આપણે a 1 અને b 1 તરફ મેપ કરો છો અને આપણે તે લીટી જોશું અને ફરીથી ઉપરનો દેખાવ આપણે તે જોશું પરંતુ આ લાઈન આપણે જોઈ શકતા નથી તેથી આપણે તેને ડેશેડ લાઇનથી બતાવીએ છીએ આ રીતે આપણે આ સોલિડ્સને પ્રોજેક્ટ કરીએ છીએ આગળના વર્ગમાં આપણે સોલિડ્સના આ પ્રોજેક્શન પર વધુ ઉદાહરણો જોશું તમારો ખુબ ખુબ આભાર મિત્રો